એન્યુઅલ સેલ કલ્ચર ના લેક્ચરમાં આપનું સ્વાગત છે તેથી છેલ્લા લેક્ચરમાં આપ ણે વાસ્તવિક લેબમાંથી પસાર થઈએ છીએ જે હું ઈચ્છું છું કે તમારામાંથી મોટાભાગના લોકો તેમાથી કંઈક વિકસાવે તો કયા મુદ્દાઓ છે જે સમગ્ર લેઆઉટમાં તમારે ધ્યાનમાં રાખવા જેવા છે અને તમે જે સામનો કરો છો તે બજેટને મર્યાદિત કરે છે તેથી હવે હું કેટલીક ફેસિલિટીઓ પર થોડો સમય ફાળવીશ જે ઉચ્ચ સ્તરની ફેસિલિટીઓ છે જેની મોટાભાગે સેલ કલ્ચર લેબમાં વાત થતી નથી પરંતુ તમારામાંથી કેટલાકને તે રીતે વિચારવાની જરૂર પડી શકે છે તેથી આપ ણે પહેલેથી જ લેઆઉટ મૂકી દીધું છે જો મારે કેટલીક વસ્તુઓ ઉમેરવી હોય તો મેં તમને કહ્યું તે રીતે આપ ણે ઘણી જગ્યા છોડી છે તેથી તે ચોક્કસ મુદ્દો છે આજે આપણે આપણા ત્રીજા અઠવાડિયાના ત્રીજા વ્યાખ્યાન પર આગળ વધીએ અમે તે w3 L3 વિશે વાત કરીશું જો તમે વિકાસ કરવા માંગતા હોવ તો આપણે સેલ કલ્ચર લેબમાં વિશિષ્ટ પરિસ્થિતિની ફેસિલિટીઓ વિશે વાત કરીશું તેથી તમને જરૂર પડે તેવી વસ્તુઓમાંથી એક સ્પેસ બાયોલોજી પર કામ કરી રહ્યા હો તો તમને સેલ કલ્ચર ફેસિલિટીની જરૂર પડી શકે તેથી તમારી પાસે સેલ કલ્ચર ફેસિલિટી છે તેથી તમારે પાછા ફ રીને દરેક ચોક્કસ સ્થળોએ ચોક્કસ પ્રયોગ કરવો પડશે અને ત્યાં સ્પેસ બાયોલોજીમાં મહત્વપૂર્ણ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે જ્યાં તમે ઇન વિટ્રો કલ્ચરમાં કોષોનો વિકાસ કરી શકો છો શૂન્ય ગુરુત્વાકર્ષણ સિમ્યુલેટરનો ઉપયોગ કરીને જે તમામમાં સૌથી સરળ છે તેને ક્લિનોસ્ટેટ કહેવામાં આવે છે તેથી આ એક ખૂબ જ રસપ્રદ બાબત છે કે તમે જાણો છો કે કયા પ્રકારનું સેટઅપ છે જે ચોક્કસ RTM પર આ રીતે ફરે છે અને તમે તમારા નમૂનાનો પ્રકાર ક્યાંક બહાર રાખો છો તેથી કોષો આની જેમ ગુરુત્વાકર્ષણમાં ફેરફાર થાય તેવા પ્રકારના ઉપકરણો જાપાનમાં પેનાસોનિક બનાવે છે અને જે પ્રકારના ઉપકરણો બનાવવા માટે તમે અસમર્થ છો પરંતુ જો તમારી પાસે એન્જિનિયર હોય તો તેઓ તેમની ડિઝાઇનમાં વિકસિત કરી શકે છે અને તેમનો સંપૂર્ણ વિચાર શૂન્ય ગુરુત્વાકર્ષણ કરવાનો છે અથવા કોષો તે પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે વધે છે તે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ પરિસ્થિતિ જે મુશ્કેલ છે તેથી તમારી પાસે સેલ ઉગાડવાની રકાબી અહીં છે જ્યાંથી તે કંઈપણ છલકાશે નહીં તેથી તેની અંદર યોગ્ય રીતે સીલ કરો છો તેથી તમારી સિસ્ટમમાં આવી ફેસિલિટી હોય તો ખરેખર યોગ્ય વાયુ વિનિમય સાથે અને તે આ ક્લિનોસ્ટેટમાં આગળ વધે છે તેથી પાછા જવું જોઈએ અને જોવું જોઈએ કે તમે ખરેખર ક્યાં છો તે જાણી શકાય તેથી ઉદાહરણ તરીકે કહો જે ક્યાંક બાકી છે તે જગ્યા તમારી પાસે હોવી જોઈએ તેથી જ મેં તમને કહ્યું કે જગ્યા છોડો કારણ કે તમને ક્યાં વસ્તુઓની જરૂર પડી શકે છે તે તમને ખબર નથી અથવા ઉદાહરણ તરીકે તમારી પાસે અહીં સ્પેસ બાયોલોજી સેટઅપ છે આ એક વિશિષ્ટ સેટઅપ છે જે તમે તેમાં ઉમેરી રહ્યા છો અથવા ઉદાહરણ તરીકે તમે અસામાન્ય પર્યાવરણીય ચોક્કસ પરિસ્થિતિ બનાવવા માંગો છો કેટલીક વાર તમે કંઈક ધ્રુવોને નરમ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવની સ્થિતિમાં કરવા માંગો છો તેથી તમારે તે પ્રકારના ઇન્ક્યુબેટર્સની જરૂર છે જ્યાં તમે શરતોનું પાલન કરી શકો તેથી તમારે તેમને અલગ સ્થળોએ રાખવાની જરૂર છે તેથી તમે ક્યારેય જાણતા નથી કે તમે ક્યારે લેબનું આયોજન કરી રહ્યા છો તમે ખરેખર જાણતા નથી કે તમે ક્યાં ઉતરવા જઈ રહ્યા છો પરંતુ તમારી પાસે એક વ્યવસ્થા હોવી જરૂરી છે કે જો હું તેની સાથે ઉતરીશ તો હું તેના પર કામ કરીશ વિશ્વભરમાં ઘણી લેબ્સ છે જે હાલમાં માઇક્રોસ્ટ્રક્ચર્સ પર કોષોને એકીકૃત કરવાના ક્ષેત્રમાં કામ કરી રહી છે તમે સાંભળ્યું હશે બાયોમેમ્સ જેમાં M એટલે કે માઇક્રો E એટલે ઇલેક્ટ્રો બીજો M એટલે મિકેનિકલ S એ સિસ્ટમ માટે છે બાયોલોજીકલ માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ મૂળભૂત રીતે માઇક્રોસ્ટ્રક્ચર છે અને અમે તેના વિશે પછીથી આવીશું બજારમાં બીજો બઝવર્ડ છે જેને લેબ ઓન ચિપ કહેવામાં આવે છે જે કંઈ નથી પરંતુ એક નાનો સેટ છે જ્યાં તમે સ્વયં સમાયેલ કોષો ઉગાડી રહ્યા છો તેથી તમારી પાસે માધ્યમનો પુરવઠો છે અને તેની અંદર બધું છે આપ ણે આ વિષય પર પછીથી વ્યવસ્થિત રીતે આવીશું ફક્ત મને સાંભળો અને તેના પર વિચાર કરો હવે આ પ્રકારના કામ માટે તમારે જગ્યાને વળાંક આપવાની જરૂર પડી શકે છે અથવા તો તમે તેને બહારના રૂમમાં ક્યાંક કરો છો આપણી પાસે અહીં ઓટોક્લેવ છે પરંતુ પછી તમારી પાસે ત્યાં જગ્યા છે તમે આનો ઉપયોગ કરી શકો છો અને એટલું જ નહીં કે ઇલેક્ટ્રિકલ રેકોર્ડિંગ સેટઅપ સાથે આ પ્રકારના સેટઅપ ઉમેરી શકો છો તેથી ઘણી લેબ્સ જે આ પ્રકારની ઇલેક્ટ્રિકલ રેકોર્ડિંગ સિસ્ટમ્સ પર કામ કરે છે હા તે જ માઇક્રોઇલેક્ટ્રોડ એરે ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે જેના પર તમે કામ કરો છો તેથી તમારે તે પ્રકારની આવડત પહેલેથી જ તેમાં સમાવવાની જરૂર છે અથવા ઉદાહરણ તરીકે રેખા નીચે પાંચમા વર્ષનું ચોથું વર્ષ અથવા પછીના કોઈપણમાં તમે વિકાસાવ વા માંગો છો અને તમે તેને કેવી રીતે વિકસાવવા માંગો છો તેની વ્યવસ્થા પહેલાથી જ હોવી જોઈએ તમે છેલ્લી ઘડીએ આ કરી શકતા નથી હ વે મારે આ જોઈએ છે તેથી હું આમાં રહ્યો છું તેનું કારણ એ છે કે આપ ણે હંમેશા વસ્તુ માટે બીજો રૂમ ધરાવીશું જ્યાં બાયોલોજીકલ સૅમ્પલ છે તેથી તમે તમારા સમયના વડા તરીકે થોડી મોટેથી વાત કરી શકો છો અને પછી ત્યાં વસ્તુઓ રાખો જેથી તમે કોઈપણ પ્રકારના દૂષણને ઓછું કરી શકો કારણ કે આમાંની કોઈપણ કલ્ચર માં દૂષણ કર વાથી તમારી મોટી સમસ્યા થશે એસેપ્ટીક ટેકનીકોને અનુસરીને તમે બધુ જ જોયું હશે અને તમે વારંવાર તેના વિશે સંકેત આપો છો કે તમને ખબર છે કે તમારે આ કરવું જોઈએ પરંતુ હું તમને અનુભવી રહ્યો છું કારણ કે આપણે આ વર્ચ્યુઅલ લેબ વિકસાવી રહ્યા છીએ કે તે કેવી દેખાશે જેમાં સ્ટિકી મેટ્સ પવન અથવા કરંટ સતત રૂમમાં પરિભ્રમણ કરે છે તમે લેમિનાર ફ્લો હૂડ પર કેવી રીતે કામ કરવા જઈ રહ્યા છો જ્યાં તમારે લેમિનાર ફ્લો હૂડ એવી રીતે મૂકવું જોઈએ જ્યાં તમે કરંટ પ્રવાહને ઘટાડી શકો છો અને તમે દરવાજામાં સ્લાઇડ ક રી શકો છો તેથી આ એક નાનો અને જરુરી માહિતી છે જે તમને એસેપ્ટીક ટેકનીકોને અનુસરવામાં મદદ કરશે તેથી જો તમારી પાસે માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ અને તે તમામ પ્રકારની વસ્તુઓના ક્ષેત્રમાં તપાસ કરવાની યોજના છે તમે લેબ બનાવ્યા પછી શરૂઆતમાં વિચારવાનું શરૂ કરી શકો છો અથવા જે ઇલેક્ટ્રોડ પર કામ કરવાનું અને ઇલેક્ટ્રોડ પર કોષોને એકીકૃત કરવાનું કરતા હતા તમારી પાસે તે ટીમના સાથીદાર છે તેથી આપણે આ એસેમ્બલીની અંદર તે નાનકડી નીશ પૂરી પાડવી પડશે કે જ્યાં કોઇ xyz વ્યક્તિ આવીને ચોક્કસ વસ્તુઓ કરી શકે છે અગાઉથી એવા બધા લોકો વિશે વિચારો કે જે કોષો સાથે ઝેરની ક્રિયાપ્રતિક્રિયા પર કામ કરે છે તેથી તેઓને એકદમ અલગ છતની જરૂર પડી શકે છે જ્યાં તેઓ ઝેરી પદાર્થોને જાણી શકે છે અને જુઓ કે તે કોષો પર અસર કરે છે તેથી આપણે સાવચેત રહેવું જોઈએ કારણ કે આ વ્યક્તિ કોઈ અન્ય વસ્તુ પર કામ કરી રહ્યો છે અને તમારે તે પ્રકારની કલ્ચર માટે અલગ ઈન્ક્યુબેટર રાખવાનું પસંદ કરી શકે છે કારણ કે તમે જાણતા નથી તમે ખૂબ જ ઝેરી વસ્તુનું પરીક્ષણ કરી રહ્યા હોવ તો તે કંઈક કરી શકે છે તેથી તે મોટા ભાગના લોકોને કોઈ પ્રકારની ઔદ્યોગિક સંબંધિત અથવા જંતુ ફૂગમાંથી મેળવેલી અન્ય પ્રકારની ઝેરી સામગ્રીની સમસ્યા હોઈ શકે છે જે તમે જાણો છો તેથી તમારે ઘણી વખત વિચારવું પડશે અને બીજી વસ્તુ સસ્તન પ્રાણી કોષ કલ્ચર ની સાથે માઇક્રોબાયલ વેવ ફેસિલિટીને ટાળવાનો પ્રયાસ કરો તમારી પાસે એવી પરિસ્થિતિ હોઈ શકે કે તમારી પાસે ત્યાં નજીકમાં અન્ય કોઈ ન હોઇ શકે પરંતુ જેટલું તમે કરી શકો છો તેને ટાળવાનો પ્રયાસ કરો અથવા જો તમારી પાસે અન્ય કોઈ ન હોય તો તમે તમારા કોષ કલ્ચર ની બાજુમાં માઇક્રોબાયલ ફેસિલિટી પૂરી પાડો તમારે સુનિશ્ચિત કરવું પડશે કે તમામ એસેપ્ટીક તકનીકોનું પાલન કરવામાં આવી રહ્યું છે અને તમારે દરેક સ્તરે સાવચેત રહેવું જોઈએ કે માઇક્રોબાયલ કોન્ટમિનેશન તમારા સસ્તન પ્રાણી કોષ કલ્ચર સુવિધાને અથવા તમે જે કોષ કલ્ચરને તમે જાણો છો તેને દૂષિત ન કરે આ બાબતોને ધ્યાનમાં રાખો તે કોઈ તમને કહેશે નહીં પરંતુ પછી તમે ક્યાંય જશો નહિં અને તમારે ખરેખર લેબ સેલ કલ્ચર ફેસિલિટીની બાજુમાં માઇક્રોબાયલ ફેસિલિટી રાખ વી જોઈએ તમારે એકમાત્ર વિકલ્પનો કડક અમલ કર વાનો છે જેથી એક બાજુના દૂષિત પદાર્થો બીજી બાજુને દૂષિત ન કરે તેથી આ બીજી વસ્તુ છે જેની તમારે ખૂબ સાવચેતી રાખ વાની છે તેથી તમે જોશો કે તમે અત્યાર સુધી કેટલાક ચોક્કસ વિસ્તાર વિશે ચર્ચા કરી છે જે વિસ્તાર ઘણો આગળ વધશે તેથી મેં તમારી સાથે ફક્ત એટલું જ કહ્યું છે કે ધારો કે તમારી પાસે સ્પેસ સિસ્ટમ્સ સ્પેસ બાયોલોજી પર કામ કરવાની સુવિધા છે અથવા તમારી પાસે તમે બનાવેલી સિસ્ટમ ઓફ એક્સ્ટ્રીમ એન વાયર્મેન્ટ છે તેથી આપ ણી પાસે અલગ ઇન્ક્યુબેટર્સ હોવું જોઈએ અથવા તમે જાણો છો એમ માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ્સ અને ઇલેક્ટ્રિકલ રેકોર્ડિંગ્સ હોવું જોઈએ તેથી તમે તમારી આસપાસ આ બધી ફેસિલિટીઓ ધરાવવાનું પસંદ કરી શકો છો અને આ તે પ્રકારની વસ્તુઓ છે જ્યાં આ મદદરૂપ છે પછીથી માઇક્રો ફ્લુઇડિક સેટઅપ વિશે આમાં આવશે ત્યાં એવા લોકો છે જે સૂક્ષ્મ પ્રવાહી પર કામ કરી રહ્યા છે અને જે રિએક્ટેડ ડિઝાઇન અથવા માઇક્રો રિએક્ટર પર કામ કરે છે ત્યાં ગેસ એક્સચેન્જ એસેમ્બલીઓ પર કામ કરતા લોકોનો ઉપયોગ કરવામાં આવે છે જે કેટલાક લિથોગ્રાફી છે તેથી આ બધા માઇક્રો અથવા બાયો MEMSના મૂળભૂત કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેથી જ્યારે તમે ફેસિલિટી સેટ કરી રહ્યા હોવ ત્યારે આ બધાને ધ્યાનમાં રાખો આપણે વિભાજીત કરીશું કે તમે તેને કેવી રીતે કરવા જઇ રહ્યા છો તેથી તમારી પાસે ઘણી રીતો છે ધારો કે મને આના જેવી ફેસિલિટી મળે છે હું જુદા જુદા હેતુ માટે ચાર અલગ અલગ ચેમ્બરમાં વહેંચીશ તેથી એક કોરોનરીમાંથી તમે દાખલ થઈ રહ્યા છો અને પછી તમે તેને ફરીથી ગોઠવો છો તેથી મે કોઇપણ xyz માટે ફેસિલિટી કરી છે તેથી જે આપણે વર્ચ્યુઅલ સિસ્ટમમાં વિકસાવીએ છીએ એવી તેમની પાસે ઘ ણી રીતો છે જેમ કે તમે બે ભાગ ભાગ 1 ભાગ 2 જાણો છો તમારી પાસે ભાગ 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 હોઈ શકે છે તે બધા ખૂબ આધાર રાખે છે તેથી તમે તમારા મૂળભૂત માર્ગદર્શિકામાં આ પ્રકારનાં રેખાંકનો કરવાનાં છે તે બતાવ વા માટે કે જે તમે પૂછવા જઇ રહ્યા છો તેને મેળવશો પરંતુ જ્યાં સુધી તમે તમારું હોમવર્ક ન કરો ત્યાં સુધી તમે મુશ્કેલીમાં ઉતરશો અને તમારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે તમે તેને ફરીથી શું કરી રહ્યા છો વપરાશકર્તાની સંખ્યા શું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે બીજું તેમના વિવિધ રસના ક્ષેત્રો કયા છે તેથી તે નક્કી કરશે કે કયા સંસાધનોની જરૂર પડશે અને આ બધી વસ્તુઓ અથવા બજેટના પ્રકાર જે તમે આગળ જોઈ રહ્યા છો અને સૌથી અગત્યનું માઇલસ્ટોન શું છે માઇલસ્ટોનની દ્રષ્ટિએ મારો મતલબ છે કે ધારો કે આજે હું એક વર્ષ બે વર્ષ શરૂ કરું છું તેવી જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ તેથી આ વર્ષની અંદર આપ ણે તમારા આગલા સેટઅપ ફંડ્સ પ્રાપ્ત કરીશું તેથી તે માંગ કરે છે કે તમે જગ્યાને સારી રીતે ઘડી કાઢો તેથી જગ્યાને બિનજરૂરી રીતે વિશાળ સામગ્રીથી ઢાંકશો નહીં જે તમે જાણો છો કે તમારે દૂર કરવી પડશે મેં એવા લોકોને જોયા છે જે હું આ જગ્યાને આવરી રહ્યો છું તે તમામ ક્ષેત્રને જોવું જોઈએ જે મૂર્ખ માનસિકતા છે તેના પર વિચારશો નહીં જો મારી પાસે આગામી 10 વર્ષ અથવા 20 વર્ષ માટે યોજના હોય તો શા માટે મારે બિનજરૂરી રીતે જગ્યાને આવરી લેવી જોઈએ તેને ત્યાં સહેજ ખાલી રહેવા દો તેને બીજી કોઈ વસ્તુથી સમસ્યા નથી જે મેં અહીં ઉલ્લેખ કર્યો નથી જ્યારે તમે આ બાજુઓની દિવાલો પર આ સેટઅપનું આયોજન કરી રહ્યા હોવ ત્યારે તમારી પાસે સામગ્રીનો સંગ્રહ હશે પરંતુ હવે જો તમે તેને દિવાલો પર કરવા માંગતા હો અને તમારે ધ્યાનમાં રાખવું હોય તો તમારે તમારી લેબ માટે સમર્પિત નિસરણી હોવી જોઈએ તમારી નિસરણીને ક્યાંક રાખો જે સંપૂર્ણ રીતે સમર્પિત છે અથવા આજકાલ આપણી પાસે આ તમામ પ્રકારની ફોલ્ડેબલ નિસરણી છે જે ફોલ્ડ કરી શકાય તેવી હોય છે કારણ કે અમારે સાઇટ્સ પર ઘોડામાંથી સામગ્રીને ફોલ્ડ કરવી પડશે તેથી એકવાર તમે પ્રયોગશાળા બનાવશો ત્યારે ધ્યાનમાં રાખો આ નાની ટીપ્સ ખૂબ જ મદદરૂપ થાય છે હવે આવે છે કે તમે કયા પ્રકારની લાઇટિંગની રાહ જોઈ રહ્યા છો ખરેખર તેજસ્વી સારી ગુણવત્તાવાળી લાઇટિંગની સગવડ હોવી એક સારો વિચાર છે અને જે પણ અંદર અને બહાર આવે છે તેની દરરોજ ખાતરી કરો સૌ પ્રથમ તેઓએ એસેપ્ટીક ટેકનિકો પર ખૂબ કાળજી રાખવી જોઈએ હું તમને વ્યક્તિગત સ્વચ્છતા વિશે જણાવીશ તમારી વ્યક્તિગત સ્વચ્છતા હોવી આવશ્યક છે જો તમે ઠીક ન હોવ તો બીજી લેબમાં ન આવવું તે સંપૂર્ણપણે સલાહભર્યું છે તેથી વ્યક્તિગત સ્વચ્છતા વ્યક્તિગત આરોગ્ય ખાસ કરીને વાળની ટોપી રાખવી જરુરી છે તેથી કે ત્યાં વાળ ખરવા અથવા કંઈક બીજાથી સિસ્ટમ દૂષિત થાય છે માસ્ક રાખો જેનાથી પછી ભલે મને હળવી ઉધરસ હોય તો પણ તે સિસ્ટમ દૂષિત કરતું નથી તમારા લેબ કોડ્સ નિયમિત ધોરણે સાફ રાખો ખાતરી કરો કે તમે તમારા હાથને બધી રીતે ધોઈ લો તે પહેલાં તમે આલ્કોહોલથી સાફ કરો અને જ્યાં સુધી તમે ગ્લાસ મૂકો ત્યાં સુધી તેમાંથી કેટલાક મૂળભૂત નિયમોને અનુસરો અને જ્યારે તમે લેબની અંદર હોવ ત્યારે તે સમયગાળા માટે સમર્પિત રહો હું ત્યાં જાઉં છું હું વાત કરું છું તેવું કરશો નહિં કારણ કે જ્યારે આપણે અંધારું કરવું હોય ત્યારે આપણે માસ્ક ઉતારવું પડે છે તેથી હું ક હી કરી રહ્યો છું કે તમે ફક્ત તમારું માસ્ક કાઢી લો અને તમે ઘણી બધી વસ્તુઓ ફેલાવો છો તેથી આ ખાસ કરીને સાચું છે જ્યારે તમે લેમિનાર ફ્લો હૂડ પર હોવ તો લેમિનાર ફ્લો હૂડની સપાટી બાજુ અને પાછળથી તમે કામ પત્યા પછી આલ્કોહોલથી સાફ કરો તમે કામ શરૂ કરો તે પહેલાં બીજું લૂછી લો અને એકવાર તમે કામ પૂરું કરી લો તે પહેલાં તમે કામ શરૂ કરતા પહેલા ઓછામાં ઓછા 2 થી 3 કલાક માટે uv ચાલુ રાખો અથવા તમે પંખો પણ ચાલુ રાખો અને પરંતુ જો તમે પંખો ચાલુ રાખશો તો તમારે આગળનો ભાગ ખુલ્લો રાખવો પડશે તેથી કે હવા સતત બહાર વહે છે અને દર અઠવાડિયે અથવા આપ ણે તમારી લેબને એવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે આ લેમિનાર ફ્લો હૂડનું નિરીક્ષણ કરવામાં આવે અને તેને સાફ કરવામાં આવે અને પછી તમારું ઇન્ક્યુબેટર આવશે જ્યારે તમે ઇન્ક્યુબેટર ખોલો છો ત્યારે અમે ઇન્ક્યુબેટરની દ્રષ્ટિએ તમારી એસેપ્ટીક ટેકનિકો વિશે ખૂબ કાળજી રાખીએ છીએ લેબમાં ઇન્ક્યુબેટર એ લૅબમાં તમારી લાઇફ લાઇન છે કારણ કે ત્યાં તમારા બધા જ કોષો છે તેથી તમારે પહેલેથી જ ટ્રેસ અથવા સેલ્ફ નું આયોજન કરવું જોઈએ તેના પર લડશો નહીં ત્યાં નિયુક્ત વસ્તુઓ થવા દો અને તમે તમારા નમૂનાઓ અને બધી જ સામગ્રી માઇલ આલ્કોહોલ સાથે મૂકી દો જ્યારે તે પહેલાં ખાતરી કરો કે રેક નિયમિત નહિં પરંતુ એક અઠવાડિયામાં ઓછામાં ઓછું નાશ પામે બીજી બાબત એ સુનિશ્ચિત કરો કે ઈન્ક્યુબેટરની નીચે હંમેશા એક ટ્રે હોય જેમાં પાણી બદલાઈ રહ્યું હોય અને ત્યાં અમુક એન્ટિમાઈક્રોબાયલ ડિટર્જન્ટ તમે કૃપા કરીને તેમાં ઉમેરો જે ખૂબ જ જરૂરી છે અને ધારો કે તમે ઈનક્યુબેટરની અંદર તમારી સામગ્રી મૂકી રહ્યા છો સૌ પ્રથમ તમે ઇન્ક્યુબેટરના ખુલવા અને બંધ થ વાને ઓછું કરી રહ્યા છો જેની અને ધારો કે ત્યાં સ્પિલઓવર થાય છે તાત્કાલિક ટ્રે બહાર ખેંચો તેને લેમિનાર પ્રવાહની અંદરથી સાફ કરો અને પછી તેને પાછું મૂકી દો તેમાં બેદરકારી કરશો નહીં બીજી મહત્વની બાબત જે મેં વર્ષોથી નિરીક્ષણ કર્યું છે તે એ છે કે લોકો ઇન્ક્યુબેટરમાં CO2 ના જથ્થાનું CO2 ઇન્ક્યુબેટર છે તે જોવાનું ભૂલશો નહિં તેથી હું જાણું છું કે એકવાર મેં તે કર્યું ત્યાં સેન્સર હતું જો તમે કહેશો કે C2 સ્તર એક બિંદુથી નીચે જાય તો ઇન્ક્યુબેટર સેન્સર કરશે તેથી આપ ણી પાસે વધારાના સેન્સર હતા જે આપણે ઉમેર્યા તેથી ઉદાહરણ તરીકે કહો તમારી પાસે અહીં એક ઇન્ક્યુબેટર છે તેથી તે એક ઇન્ક્યુબેટર તમારી પાસે ઓસિલેટર અથવા તેની બાજુમાં છે તેથી અમારી પાસે તેની ઉપર એક અન્ય ઇન્ક્યુબેટર સ્ટેટ છે જે સિલિન્ડર માટે રાખ્યું છે જેમ કે તમે તેમની પાછળ બે વધુ સ્ટેન્ડ રાખો કારણ કે વરસાદી દિવસો માટે મિત્રો તમે ભૂલી જશો કે આ સમાપ્ત થવાના છે અને પછી તમે શું કરવું શું કરવું કરીને આજુબાજુ દોડતા રહો છો આવું ન થવા દો તેથી આ બેકઅપ તૈયાર રાખો જે દિવસે તમે આ સિલિન્ડરોને ઠીક કરો છો તે log બફર જાળવી રાખે છે અને તેની ઉપર તમે દિવસ મહિનો વર્ષ જાણી શકો તેવું એક સ્ટીકર મૂકો તેથી આપ ણી પાસે એકદમ સારો વિચાર છે કે તે કોઈ પણ એક કે બે મહિના સુધી ચાલશે તેથી તમે તેને નિયમિત કરો છો તે નિયમિતતાની સમસ્યા છે કે લોકો ભૂલી જાય છે કે તમારે તમારા સાથીદારો સાથે ઘણું સુનિશ્ચિત કરવું પડશે જે પછીથી તમે બદલો છો તેથી જલદી જ જેમ આ બે સમાપ્ત થાય કે તરત જ તેમને ફરીથી ભરવા માટે મોકલવા પડશે અને કોઈપણ સમયે તે આવશે અને તમને યાદ છે કે તમારા જોડે બહારના રૂમમાં બેકઅપ તૈયાર હશે તે કહી શકશો તે બેકઅપ તે રૂમમાંથી આવીને આપ ણે આ બે લીલી દિવાલોને બદલીશું અને આ બે લીલી દિવાલોની જગ્યાએ આ બે વાદળીઓ આપણે રિફિલિંગ કરશું તેથી તમારે તેની નોંધ રાખવા માટે લૉગ રજિસ્ટર રાખવું પડશે અને તમારી પાસે લેબના સમર્પિત સભ્યો છે જે આપણે ખાતરી કરીશું કે તમારી લેબ તેમાંથી ક્યારેય બહાર ન નીકળે આ તે છે કે તમે કે તેનાથી ઉપર કોઈ નથી અને સપ્તાહના અંતે બધું જ બેદરકારીથી જાય છે બીજી વસ્તુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે કે તમે અવિરત વીજ પુરવઠા માટે ક્યાંક સેટઅપ કરો આ UPS સુવિધા ખૂબ મહત્વની છે કારણ કે તમે બધા પ્રકારના ઇન્ક્યુબેટર્સ ત્યાં ચલાવી રહ્યા છો અને આ ઈન્ક્યુબેટર્સ જો લાઈટ બંધ થઈ જાય તો તે બંધ થઈ જશે અને જે તમને પરવડી શકે તેમ નથી તેથી આપણે તેમને સમર્પિત ફેસિલિટી અથવા લાઈન પર રાખીએ છીએ અને તે જ રીતે તમે ઇચ્છો છો કે રેફ્રિજરેટર સમર્પિત માર્ગ પર હોય આ એવી વસ્તુ છે જે તમારે અગાઉથી લેમિનારના પ્રવાહમાં સાવચેતી રાખવી જોઈએ જે તમે ટાળી શકો છો ત્યાં કોઈ પ્રકાશ નથી અથવા કોઈ પાવર નથી જે આપણે આસપાસ મેળવી શકીએ પરંતુ આ ઇન્ડિયા પર જ નહિં મારો મતલબ સમગ્ર વિશ્વમાં આ એક સમસ્યા છે કે ચોક્કસ પાવર વધારો ચોક્કસપણે હોઈ શકે છે શું તમે જાણો છો પાવર ડ્રોપની આસપાસ કેવી રીતે પહોંચવું તેથી સલામતી પ્રોટોકોલની દ્રષ્ટિએ કેટલાક મુદ્દાઓ છે તેમાં એસેપ્ટીક ટેકનીકોના સંદર્ભમાં બેકઅપ યોજનાઓ અને દરેક બાબતોમાં તમારે ખરેખર સાવચેત રહેવું જોઈએ તેથી હું અહીં બંધ કરીશ અને આપણે તેના અન્ય વિવિધ પાસાઓ પર ચર્ચા ચાલુ રાખીશું પરંતુ કૃપા કરીને સાવચેત રહો અને તમારી ડિઝાઇન કરો